તેથી છેલ્લા વ્યાખ્યાનમાં આપણે ઇનપુટ બાયસ કરંટ જોયો છે આ વ્યાખ્યાનમાં આપણને ઇનપુટ ઓફસેટ કરંટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા દો આપણે ઇનપુટ બાયસ કરંટને માપવા સક્ષમ હતા મેં તમને ટેબલ બતાવ્યું છે જ્યાં તમે V ને માપી શકો છો જે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજ છે પછી આપણે V વોલ્ટેજ ટર્મિનલ ઉપર જોયું પછી અમે સમજી ગયા કે અમે IB અને IB અને પછી મોડ IBIB 2 ની ગણતરી કેવી રીતે કરી શકીએ તે તમારો ઇનપુટ બાયસ કરંટ હતો હવે આ પર્ટિક્યુલર ક્લાસમાં આપણે ઇનપુટ ઓફસેટ કરંટ અને બરાબર ઇનપુટ ઓફસેટ કરંટનો અર્થ શું છે તે જોઈશું તેથી ફરી જો તમે લોકોને યાદ હોય ઇનપુટ બાયસ કરંટ માટેની સર્કિટ એ જ સર્કિટ છે જે આપણે ઇનપુટ ઓફસેટ કરંટ માટે રાખી શકીએ છીએ તેથી સર્કિટમાં આપણી પાસે બે રેઝિસ્ટર છે આપણી પાસે Vcc Vcc અથવા Vee છે આપણી પાસે આઉટપુટ વોલ્ટેજ છે Vee અથવા Vcc આપણી પાસે બંને ટર્મિનલ ગ્રાઉન્ડ છે હવે આ 220k ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ હતું જો તમને યાદ હોય તો આ સર્કિટ હતી તો હવે ઇનપુટ ઓફસેટ કરંટને સમજવા માટે આપણે એ જ સર્કિટનો ઉપયોગ કરવો પડશે તો ઇનપુટ ઓફસેટ કરંટનો બરાબર શું અર્થ થાય છે તેથી ઇનપુટ બાયસ કરંટમાં અમે તેને ઉમેરી રહ્યા હતા અને તેને 2 વડે ભાગાકાર કરી રહ્યા છીએ અને તમારે યાદ રાખવું પડશે કે ઇનપુટ ઓફસેટ કરંટ I દ્વારા સબસ્ક્રિપ્ટ Ios માં દર્શાવવામાં આવે છે આમ ઇનપુટ ઓફસેટ કરંટ Ios Ib1 માઇનસ Ib2 ના મોડની બરાબર છે ફરીથી b1 અને b2 સબસ્ક્રિપ્ટમાં હશે આ કરંટની તીવ્રતા 20 થી 60 નેનો એમ્પીયરના ક્રમમાં ખૂબ ઓછી છે તે અત્યંત ઓછી છે અને તે શરત હેઠળ માપવામાં આવે છે કે ઓપ એમ્પમાં ઇનપુટ વોલ્ટેજ 0 છે તો ઇનપુટ વોલ્ટેજ શું છે કશું બરાબર નથી તેથી ઇનપુટ વોલ્ટેજ 0 તેથી આ પરફેક્ટ સ્થિતિ છે જ્યાં આપણે માપી શકીએ કે ઇનપુટ ઓફસેટ કરંટ શું છે તેથી ઝડપથી ફરી IB1 અને IB2 ની તીવ્રતાના તફાવતને ઇનપુટ ઓફસેટ કરંટ કહેવામાં આવે છે અને તેને Ios દ્વારા સૂચવવામાં આવે છે આમ આ કરંટનું ઇનપુટ IB1 અને IB2 ની તીવ્રતાના તફાવત સિવાય બીજું કંઇ નથી અને મૂલ્ય 20 થી 60 એમ્પીયરની નજીક છે તેથી જો આપણે 2 ઇનપુટ્સ પર સમાન DC કરંટ આપીએ છીએ તો આઉટપુટ વોલ્ટેજ 0 હોવું આવશ્યક છે આ સ્પષ્ટ છે જો આપણે સમાન કરંટ આપીએ છીએ આઉટપુટ વોલ્ટેજ 0 હોવા જોઈએ પરંતુ વ્યવહારીક આઉટપુટ ઉપર કેટલાક વોલ્ટેજ અસ્તિત્વમાં છે તેથી તેનો અર્થ એ છે કે જો હું ટર્મિનલ્સને ગ્રાઉન્ડ કરું છું તો હું આઉટપુટ ઉપર થોડા વોલ્ટેજ જોઉં છું જ્યારે આપણે ઇનપુટ ઇનવર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સ ઉપર સમાન કરંટ આપીએ છીએ હું હજી પણ આઉટપુટમાં કેટલાક આઉટપુટ વોલ્ટેજ જોઉં છું આઉટપુટ વોલ્ટેજ કેવી રીતે માપવા આપણે અહીં વોલ્ટેજ માપી શકીએ છીએ તેથી તેને 0 આઉટપુટ વોલ્ટેજ બનાવવા માટે 2 ઇનપુટ કરંટ નાની રકમ દ્વારા સ્થગિત કરવામાં આવે છે આ તફાવત કંઈ નથી પરંતુ ઇનપુટ ઓફસેટ કરંટ છે તેથી આપણે યાદ રાખવાનો મુદ્દો એ છે કે જ્યારે આપણે બંને ઇનપુટ વોલ્ટેજ ઉપર સમાન DC કરંટ આપીએ છીએ ત્યારે આઉટપુટ વોલ્ટેજ 0 હોવા જોઈએ પરંતુ વાસ્તવમાં આ 0 તેથી આપણે શું કરી શકીએ આપણે નાની રકમ દ્વારા ઇનપુટ કરંટને સ્થગિત કરી શકીએ છીએ જો આપણે ઇનપુટ કરંટને નાની વેલ્યુથી મુલતવી રાખીએ તો આઉટપુટ વોલ્ટેજ 0 બની જશે હવે આ આપણે જોઈએ છે આપણને 0 ની બરાબર કેમ જોઈએ છે કારણ કે અમે કોઇ વોલ્ટેજ આપી રહ્યા નથી અમે સમાન કરંટ આપીએ પછી આઉટપુટ 0 હોવું જોઈએ બરાબર હવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ઓપરેશન એમ્પ્લીફાયરને સંતુલિત કરો તે પહેલાં તમે વિવિધ પ્રકારના સર્કિટ ઉપર કામ કરવાનું શરૂ કરો બરાબર તેથી ચાલો હવે બ્રેડબોર્ડ ઉપર જોઈએ આપણે આને કેવી રીતે જોડી શકીએ અને ઇનપુટ ઓફસેટ કરંટને બરાબર કેવી રીતે માપી શકીએ તેથી આ માટે ફરીથી આપણે આ ચોક્કસ ટેબલ ઉપર જઈએ છીએ બરાબર અને અહીં આપણે ઇનપુટ ઓફસેટ કરંટ જોઈ રહ્યા છીએ જો તમને યાદ હોય તો છેલ્લા મોડ્યુલમાં આપણે ઇનપુટ બાયસ કરંટ જોયો છે અહીં આપણે ઇનપુટ ઓફસેટ કરંટ જોઈ રહ્યા છીએ ઇનપુટ ઓફસેટ કરંટ IB1 IB2 છે બરાબર ઇનવર્ટિંગ ટર્મિનલ ઉપર ઇનપુટ બાયસ કરંટ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ માઇનસ ઇનપુટ બાયસ કરંટ હવે આપણે પહેલાથી જ ઇનપુટ બાયસ કરંટ જાણીએ છીએ આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ તેથી જો આપણે તેને જોડીએ તો ચાલો ફરી એક વાર જોઈએ તેથી અહીં બ્રેડબોર્ડ છે તો અહીં શું છે ત્યાં એક સંકલિત સર્કિટ છે જે તમારું ઓપરેશનલ એમ્પ્લીફાયર છે અને ત્યાં 220 k ના 2 રેઝિસ્ટર છે જમણે હવે આપણે ઓપરેશન એમ્પ્લીફાયર ઉપર બાયસ વોલ્ટેજ આપીએ છીએ આપણે કેવી રીતે બાયસ વોલ્ટેજ આપીએ છીએ 7 અને 4 પિનમાં પ્લસ 15 માઇનસ 15 આપીને 7 Vcc અને 4 એ Vcc અથવા Vee છે હવે આપણે ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ માપવાના છે અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ પર વોલ્ટેજ માપવાના છે તો ચાલો જોઈએ અમને મલ્ટિમીટર લીધું છે જે તમે છેલ્લા મોડ્યુલમાં પણ જોયું છે અને આપણે આ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ માપવામાં આવી છે તો ચાલો જોઈએ કે આ મલ્ટિમીટરમાં મૂલ્ય શું છે ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજ 6 મિલીવોલ્ટ 6 1 મિલિવોલ્ટ છે આ ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર છે ચાલો નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર જોઈએ તમે તેને કેવી રીતે જોડો છો તેના પર નિર્ભર છે તમારા હાથ સ્થિર હોવા જોઈએ 3 મિલિવોલ્ટ 6 1 અને 6 3 આપણને 2 મૂલ્યો મળે છે બરાબર તો ચાલો આપણા કોષ્ટકમાં આ 6 3 લખીએ તેથી જો તમે કોષ્ટક જોશો તો તમારા મૂલ્યો 6 1 અને 6 આ મૂલ્યનો ઉપયોગ કરીને શું તમે IB IB ની ગણતરી કરી શકો છો એકવાર તમે IB IB ની ગણતરી કરો તમારે IB અને IB નો તફાવત લેવો પડશે અને પછી ફરીથી તમે કેટલાક મોડ જોશો તેથી આ રીતે તમે ઇનપુટ ઓફસેટ કરંટની ગણતરી કરી શકો છો પરંતુ ચાલો જોઈએ કે હું તમને થિયોરિટિકલ ઉદાહરણ આપું છું ઉદાહરણ તરીકે તમે કહો છો કે હાર્દિક હું મૂલ્યો મેળવી શકતો નથી કારણ કે મારી પાસે ઓપરેશનલ એમ્પ્લીફાયર નથી મારી પાસે DC વીજ સપ્લાય નથી મારી પાસે મલ્ટિમીટર જેવી માપન પદ્ધતિઓ નથી શું હું હજી પણ ઇનપુટ ઓફસેટ કરંટની ગણતરી કરી શકું શું હું હજી પણ ઇનપુટ બાયસ કરંટની ગણતરી કરી શકું છું ખરું તેથી થિયોરિટિકલી તમે કરી શકો છો તેથી તે માટે હું તમને એક ઉદાહરણ આપું ઠીક છે જો આપણે સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ એક ઉદાહરણ છે ઉદાહરણ શું છે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરના એમીટર સાથે જોડાયેલા ટ્રાન્ઝિસ્ટર માટે તે 18 માઇક્રોઆમ્પીયર અને 22 માઇક્રોએમ્પીયર બેઝ કરંટ છે આપણે નિર્ધારિત કરવા માટે 2 મૂલ્યો મળ્યા છે ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે એક ઇનપુટ બાયસ કરંટ અને 2 ઇનપુટ ઓફસેટ કરંટ તેથી IB1 ના મૂલ્યોને જોતા જે 18 માઇક્રોએમ્પીયર છે IB2 22 માઇક્રોએમ્પીયર છે શું તમે હવે ઇનપુટ બાયસ કરંટ અને ઇનપુટ ઓફસેટ કરંટની ગણતરી કરી શકો છો શું તે સરળ છે કે નહીં અત્યંત સરળ બરાબર કારણ કે આપણે સૂત્ર જાણીએ છીએ તો ચાલો આપણે પ્રથમ જોઈએ જે ઇનપુટ બાયસ કરંટ છે બરાબર હું તમને જવાબ આપીશ ઇનપુટ બાયસ કરંટ સિવાય બીજું કંઈ નથી 18222 આપણને 20 માઇક્રોએમ્પીયર જવાબ મળે છે હવે ચાલો બીજું જોઈએ જે ઓપરેશનલ એમ્પ્લીફાયર માટે તમારો ઇનપુટ ઓફસેટ કરંટ છે તેથી તે ઇનપુટ ઓફસેટ કરંટ માટે દરેક વ્યક્તિ જાણે છે કે સૂત્ર શું છે IB બરાબર મોડ બરાબર છે જો આપણે આ મૂલ્ય ફરી મુકીએ તો 18 ઓછા 22 થશે 4 ઓછા 4 માઇક્રોએમ્પીયર નહીં આ મૂલ્ય ન મળે તે ખોટું છે મોડ તેથી તે 18 માઇનસ 22 માઇનસ 4 હશે તે મોડ છે તેથી અમને માઇક્રોએમ્પીયરમાં મૂલ્ય મળે છે સરળ તેથી તમે ઘરે પણ મૂલ્યોની ગણતરી કરી શકો છો એક સમસ્યા લો અને તેને હલ કરો બરાબર તમે કરી શકો તેટલી સમસ્યાઓ હલ કરો પછી પ્રયોગશાળામાં જાઓ અથવા ઘરે મલ્ટિમીટર લો એક નાનું મલ્ટિમીટર DC પાવર સપ્લાય બરાબર અને તમે ઘરે એક નાની લેબ બનાવી શકો છો તમારે ખરેખર યુનિવર્સિટી અથવા કોલેજમાં જવાની અને કંઈક શીખવાની જરૂર નથી બરાબર તમે ગમે ત્યાંથી કોઈપણ સ્થળેથી શીખી શકો છો તે શીખવાનો વિચાર છે બરાબર ભણતર કોઈ ચોક્કસ ઈમારત સુધી મર્યાદિત નથી ભણતર કોઈ ચોક્કસ લેબ સુધી મર્યાદિત નથી ભણતર કોઈ ચોક્કસ કોલેજ સુધી મર્યાદિત નથી ભણતર કોઈ ચોક્કસ યુનિવર્સિટી સુધી મર્યાદિત નથી ભણતર કોઈ પુસ્તકો સુધી પણ મર્યાદિત નથી બરાબર શીખવું હોય તો ગમે ત્યાં શીખી શકાય છે અને આ જ રીતે તમે જાઓ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને શીખો બરાબર NPTeL અભ્યાસક્રમો લો શીખો બરાબર સમજો અને પછી તમારી જીજ્ઞાસામાંથી પ્રશ્નો પૂછો તમે પ્રશ્નો પૂછો તે પહેલાં તમારે તમારા દ્વારા આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ જોવાનો પ્રયાસ કરવો જોઈએ બરાબર સ્પૂન ફીડિંગ પર આધાર રાખશો નહીં તે હંમેશા મારું એક વાક્ય છે હું તમને વારંવાર અને ફરીથી કહું છું સ્પૂન ફીડિંગ ઉપર આધાર રાખશો નહીં તેથી આ રીતે આપણે ઇનપુટ ઓફસેટ કરંટને માપી શકીએ છીએ અને આપણે ઇનપુટ બાયસ કરંટને માપી શકીએ છીએ તેથી આગામી મોડ્યુલમાં આપણે બીજો પ્રયોગ અથવા ઓપરેશનલ એમ્પ્લીફાયરની અન્ય લાક્ષણિકતાઓ જોઇશું